નમસ્કાર અને "બાયોલોજી ફોર એન્જિનિયર્સ અને અન્ય નોન બાયોલોજીસ્ટ" નામના આ કોર્સમાં આપનું સ્વાગત છે મારું નામ મધુલિકા દીક્ષિત છે અને હું બાયોટેકનોલોજી વિભાગમાં ફેકલ્ટી છું અને હું મારા સાથી પ્રોફેસર જી કે સુરેશ કુમાર સાથે આ કોર્સ કરી રહ્યો છું હવે જ્યારે ઈજનેરો અને નોન બાયોલોજીસ્ટ માટે આ કોર્સ લેવાનો વિચાર મારા સુધી આવ્યો ત્યારે વિચાર આવશ્યકપણે બાયોલોજીમાં લાવવાનો હતો બાયોલોજીને એવા સ્તરે ભણાવવાનો હતો જે બિન જીવવિજ્ઞાનીઓ સરળતાથી લઈ શકે તેથી જે વિદ્યાર્થીઓએ પહેલાથી જ બાયોલોજીનો અમુક પ્રકારનો અભ્યાસક્રમ લીધો છે તેમના માટે ઘણી બધી બાબતો ખૂબ જ મૂળભૂત લાગશે જો કે આ કોર્સનો સંપૂર્ણ વિચાર જૈવિક જીવનની મૂળભૂત વિશેષતાઓને આવશ્યકપણે પ્રકાશિત કરવાનો છે હવે મોટાભાગે જ્યારે મેં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારના અભ્યાસક્રમો લીધા છે ત્યારે મેં હંમેશા જૈવિક અભ્યાસક્રમ શીખવાના પ્રયાસના સંદર્ભમાં એક આશંકા ધ્યાનમાં લીધી છે અને જે કારણો મને તેમની પાસેથી વધુ વખત મળ્યા છે તે એ છે કે તે એક વિષય છે જેને ખૂબ યાદ રાખવાની જરૂર છે હું અહીં વિદ્યાર્થીઓને જણાવવા માંગુ છું કે ખરેખર ઘણા બધા શબ્દો છે જે ખૂબ જ અઘરા લાગે છે પરંતુ હું તમને એ પણ સમજવા માંગું છું કે બાયોલોજી ખૂબ જ શિશુ તબક્કામાં છે ઉદાહરણ તરીકે ભૌતિકશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્રની તુલનામાં જ્યાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના તર્કશાસ્ત્ર ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત થયેલ છે જીવવિજ્ઞાન માટે અમે હજી પણ તે તર્કને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આથી આ કોર્સમાં અમે જૈવિક જીવનને કેવી રીતે સંચાલિત કરવામાં આવે છે અને તે પ્રતિક્રિયાઓના સંદર્ભમાં ભૌતિક સંસ્થાઓના સંદર્ભમાં શું છે જે જીવનને ટકી રહેવા અને ટકાવી રાખવામાં મદદ કરે છે તેના તર્કને સમજવાનો પ્રયાસ કરીશું તો ચાલો હું આ કોર્સની શરૂઆત મારા પ્રથમ વ્યાખ્યાનથી અથવા જીવનની ઉત્પત્તિ પરની સ્લાઇડ્સના પ્રથમ સેટથી કરું હવે જીવન અથવા જીવનની ઉત્પત્તિ એ એક ખૂબ જ રસપ્રદ વિષય છે કારણ કે ઘણા લાંબા સમયથી આપણે હજી પણ આ પ્રશ્નનો જવાબ આપી શક્યા નથી કે જીવન ખરેખર કેવી રીતે વિકસિત થયું પરંતુ હું આજના વાસ્તવિક વિષયમાં પ્રવેશું તે પહેલાં જે જીવનનું મૂળ છે તે સમજવું મહત્વપૂર્ણ છે કે જીવનની વિશેષતાઓ શું છે તે શું છે જેને તમે જીવન કહો છો અને તે નિર્જીવ વસ્તુઓથી પોતાને કેવી રીતે અલગ કરે છે ઠીક છે તમે તમારી આસપાસ જે કંઈપણ જીવી રહ્યા છો તે જોશો તમે જોશો કે કેટલીક વિશેષતાઓ છે જે મૂળભૂત રીતે જીવંત વિશ્વમાં સામાન્ય છે પછી ભલે તમે બેક્ટેરિયાસૂક્ષ્મજંતુઓથી પ્રારંભ કરો તમે છોડમાં જાઓ તમે ફૂગના સજીવમાં જાઓ અથવા તમે જાઓ છો મનુષ્યો માટે તમામ રીતે તમે જોશો કે જીવનની કેટલીક વિશેષતાઓ છે જે સતત રહે છે અને તે બધામાં સૌથી મહત્વપૂર્ણ છે નકલ અને પુનઃઉત્પાદન કરવાની ક્ષમતા હવે આ એક મહત્વપૂર્ણ લક્ષણ છે જે જીવંત વિશ્વને નિર્જીવ વિશ્વથી અલગ કરે છે પરંતુ તે કરવા માટે તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેના પાત્રોને તેના સંતાનો સુધી પહોંચાડવા માટે અથવા આપણે તેને કહીએ છીએ તેમ તે ઓફ સ્પ્રિંગ્સઝરણા છે જીવતંત્ર ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે અને તેમાં તેની ક્ષમતાનો સમાવેશ થાય છે ખોરાકનો ઉપયોગ કરો જો જરૂર હોય તો તે ખોરાકને સંશ્લેષણ કરવાની ક્ષમતા છે તે ખોરાકને પચાવવાની ક્ષમતા છે તે નકામા પદાર્થોને બહાર ફેંકી દેવાની અને મશીનને ચાલુ રાખવાની ક્ષમતા છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો જીવન અથવા કોઈપણ જૈવિક પ્રણાલી એ ખૂબ જ ગતિશીલ પ્રણાલી છે અને તેનો એકમાત્ર હેતુ જીવિત રહેવાનો અને પ્રજનન કરવાનો છે તેથી આ જીવનનું એક પાત્ર છે જે ખૂબ જ અનોખું છે અને આપણે હજી પણ મૂંઝવણમાં છીએ અને આપણી પાસે હજી પણ જીવનનો સંપૂર્ણ જવાબ નથી કે આ પૃથ્વી પર જીવન ખરેખર કેવી રીતે વિકસિત થયું પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા પુરાતત્વવિદો દ્વારા પરમાણુ જીવવિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલા ઘણા અભ્યાસોએ નોંધ્યું છે કે આજની તારીખમાં પૂરતા પુરાવા છે જેનાથી આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ અથવા ઓછામાં ઓછું અનુમાન કરી શકીએ કે જીવનનું વર્તમાન સ્વરૂપ નિર્જીવ વસ્તુઓમાંથી વિકસિત થયું છે બીજા શબ્દોમાં કહીએ તો આપણે આવશ્યકપણે રાસાયણિક પ્રતિક્રિયાઓમાંથી વિકસિત થયા છીએ તો ચાલો જાણીએ કે પૃથ્વીનો ઈતિહાસ કેવો છે અને પૃથ્વીના આ ઈતિહાસ દરમિયાન જીવન ખરેખર કેવી રીતે વિકસિત થયું હવે જો તમે સ્લાઇડમાં જોશો જો તમે સમગ્ર પૃથ્વીના જીવનને જોશો અને અહીં મેં ઘડિયાળ અને સમયનો માપદંડ અથવા અબજો વર્ષોના સંદર્ભમાં દોર્યું છે તો તમે જોશો કે રેડિયો એક્ટિવકિરણોત્સર્ગી ડેટિંગ અનુમાન કરે છે કે પૃથ્વીની ઉત્પત્તિ લગભગ ચાર પોઈન્ટ આઠ બિલિયન વર્ષ પહેલાં ક્યાંક થઈ હતી અને સૌથી પ્રાચીન અશ્મિભૂત રેકોર્ડ જે સૂચવે છે કે જીવન સ્વરૂપોનું અસ્તિત્વ લગભગ એક અબજ વર્ષ પછી છે તેથી અમારા માટે અનુમાન લગાવવું શક્ય છે અને હવે તમારી પાસે અશ્મિભૂત રેકોર્ડ્સ દ્વારા પૂરતા પુરાવા છે કે જીવન પૃથ્વીના અસ્તિત્વના સાતસોથી આઠ મિલિયન વર્ષોમાં ઉદ્ભવ્યું હોવું જોઈએ તેથી જીવન કેવી રીતે વિકસિત થયું તે કંઈક છે જેની આપણે આજે આ વર્ગમાં વાત કરીશું પરંતુ હું ઇચ્છું છું કે તમે સમજો કે આમાંની ઘણી બધી શરૂઆતમાં રાસાયણિક પ્રતિક્રિયાઓનો સમૂહ હતો અને આ રાસાયણિક પ્રતિક્રિયાઓનો સમૂહ ખરેખર શક્ય હતો કારણ કે પૃથ્વીની આવી પ્રતિક્રિયાઓ થવા માટે વાતાવરણ ખૂબ જ અનુકૂળ હતું અને યાદ રાખો પૃથ્વીના પ્રારંભિક જીવનના તે સમયે પૃથ્વીનું વાતાવરણ આજે આપણે જે જોઈએ છીએ તેનાથી ઘણું અલગ હતું જે આવશ્યકપણે વાતાવરણીય ઓક્સિજનથી ભરેલું છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વીના ઇતિહાસનો પ્રારંભિક તબક્કો તે અત્યંત ઘટાડાનું વાતાવરણ હતું અને હું આ પર પાછો આવીશ જ્યારે આપણે એવા પ્રયોગો વિશે વાત કરીશું જે વાસ્તવમાં સાબિત કરવા માટે આગળ વધે છે કે પ્રારંભિક જૈવિક અણુઓ ખરેખર કેવી રીતે સંશ્લેષણ થયા તેથી પૃથ્વી લગભગ 4 6 થી 4 8 અબજ વર્ષ જૂની હોવાનું જણાય છે સૌથી જૂના અશ્મિના રેકોર્ડ્સ ક્યાંક 3 8 અબજ વર્ષ જૂના છે અને જીવનની વચ્ચે ક્યાંક ખરેખર વિકાસ થયો છે અને આપણે જે અવલોકન કરીએ છીએ તે જીવનના પ્રારંભિક સ્વરૂપોમાંનું એક છે જે આપણે આજે પણ જોઈએ છીએ અને તે બેક્ટેરિયલ સ્વરૂપો છે તેથી તે રસપ્રદ છે કે જે કંઇક વિકસિત થયું છે અથવા જે ત્રણ અબજ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવ્યું છે તેણે છેલ્લા 3 5 થી 4 અબજ વર્ષોથી તેનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે અને આ પ્રક્રિયામાં પ્રોકેરિયોટ્સ પણ વિકસ્યા છે અને ઉદભવ્યા છે જે આપણે આજના જીવનના વિવિધ સ્વરૂપો વિશે વિચારીએ છીએ તેથી અમે આ પર પાછા આવીશું અને તેને સ્ટેપ બાય સ્ટેપ ફેશનમાં જોઈશું તેથી સરળતા માટે આજે આપણે જે સમજીએ છીએ અથવા તેના બદલે આપણી પાસે ભૂસ્તરશાસ્ત્રીય ખોદકામ રાસાયણિક પ્રતિક્રિયાઓ પરમાણુ બાયોલોજી તકનીકોમાંથી મળેલા વિવિધ પુરાવાઓના આધારે સરળતા ખાતર જીવવિજ્ઞાનીઓ માને છે અને જીવનની આ પ્રક્રિયાને વિભાજિત કરી છે અને તેનું અસ્તિત્વ છે અથવા ત્રણ જુદા જુદા તબક્કામાં મૂળ પ્રથમ તબક્કો રાસાયણિક ઉત્ક્રાંતિનો છે હવે આ તે તબક્કો હોવો જોઈએ જે પૃથ્વીના જીવનના ખૂબ જ પ્રારંભિક તબક્કામાં વિકસિત થયો હોવો જોઈએ જ્યારે પૃથ્વીનો પોપડો ખૂબ જ ગરમ હતો સામગ્રી હજુ પણ ઠંડું થયું નથી મહાસાગરો ઝરણાંઓ ગરમ પૂલ હજી પણ ઉકળતા હતા વાતાવરણ ખૂબ જ ઘટાડી રહ્યું હતું અને તે આ તબક્કા દરમિયાન છે કે કદાચ અમુક પ્રકારના ભૂસ્તરશાસ્ત્રીય સંકુલ અથવા અણુઓએ કાર્બનિક અણુઓના પ્રારંભિક અને પ્રારંભિક ખૂબ જ બિલ્ડીંગ બ્લોક્સ બનાવવા માટે ક્રિયાપ્રતિક્રિયા કરી હશે અમે આ પર આવીશું પછી સૌથી મહત્વપૂર્ણ લક્ષણ આવ્યું કે જે પ્રકારનું જીવન રસાયણશાસ્ત્રથી અલગ પાડે છે અને તે છે આ પરમાણુઓની ક્ષમતા ક્યાંક ઇતિહાસ દરમિયાન એવી મિલકતમાં વિકાસ કરવાની કે જ્યાં તે પોતાની નકલ કરી શકે હવે આ સૌથી જટિલ લક્ષણો પૈકીનું એક છે હું કહીશ જીવનની ઉત્પત્તિના સંદર્ભમાં કારણ કે તે આ તબક્કે તમે જોશો કે સંભવતઃ સિસ્ટમ માત્ર રાસાયણિક સંસ્થાઓના સમૂહમાંથી એક મિલકત વિકસાવવામાં બદલાઈ ગઈ છે જ્યાં તેઓ સ્વ પ્રતિકૃતિ કરી શકે છે અને પછી છેલ્લો તબક્કો આવે છે જે સંભવતઃ અહીંથી લઈને આજે આપણે જે જોઈએ છીએ ત્યાં સુધી બાકીના તબક્કાને અનુરૂપ હશે તે ઉત્ક્રાંતિ છે અને ઉત્ક્રાંતિનો અમારો અર્થ શું છે તે માત્ર શરૂઆતમાં રાસાયણિક સંસ્થાઓનો સમૂહ હતો બધા એકસાથે બેઠા હતા રાસાયણિક અણુઓના આ સમૂહમાં સ્વ પ્રતિકૃતિ કરવાની ક્ષમતા વિકસિત થઈ હોવી જોઈએ અને પછી વહેલા કે પછી આ સંસ્થાઓએ પોતાની જાતને સજીવ જેવી સંસ્થાઓમાં સમાવી લીધી હશે જે પ્રારંભિક પ્રોકેરીયોટ્સ અને પછી પ્રોકેરીયોટ્સ જીવનના વધુ જટિલ સ્વરૂપોમાં વિકસ્યા હશે જેને તમે યુકેરીયોટ્સ તરીકે ઓળખો છો એક કોષીય સજીવથી છોડ પ્રાણીઓ અને પછી વર્તમાનમાં બહુકોષીય સજીવ મનુષ્ય તેથી તે અર્થમાં સરળતા માટે આપણે જીવનના આ વિકાસને ત્રણ તબક્કામાં વિભાજીત કરીએ છીએ રાસાયણિક ઉત્ક્રાંતિ જીવન દ્વારા પ્રતિકૃતિ કરવાની ક્ષમતાનું સંપાદન અને જીવનના આ પ્રારંભિક સ્વરૂપોની ઉત્ક્રાંતિને આપણે આજે જટિલ સજીવો તરીકે જોઈએ છીએ અને જટિલ છોડ તો ચાલો જાણીએ કે જીવનની ઉત્પત્તિ માટેના વિવિધ સિદ્ધાંતો અને પુરાવાઓ શું છે પરંતુ હું જીવનના સિદ્ધાંતો અને પુરાવાઓમાં પ્રવેશતા પહેલા હું કેટલીક બાબતોને પ્રકાશિત કરવા માંગુ છું જે આ સિદ્ધાંતો કેવી રીતે બનાવવામાં આવી તે સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આજના કોઈપણ જીવંત જીવને જોતા હોવ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરના વજનના સિત્તેર ટકા વજન પાણીથી બનેલું છે પરંતુ જો તમે માત્ર શુષ્ક વજનનો હિસાબ કરવા માંગતા હો તો તમે જોશો કે કોઈપણ જીવંત પ્રાણીના શુષ્ક વજનના નેવું ટકામાં આવશ્યકપણે આ મુખ્ય તત્વો હોય છે સૌથી વધુ વિપુલ પ્રમાણમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર આ ઉપરાંત તમારી પાસે આયર્ન કોપર ઝિંક જેવા કેટલાક ટ્રેસ તત્વો છે પરંતુ જથ્થાબંધ જથ્થાના સંદર્ભમાં સૌથી વધુ અથવા જે મોટા ભાગના જથ્થામાં ઉપલબ્ધ છે તે કાર્બન છે અને તે કાર્બનના રાસાયણિક ગુણધર્મોને જોતા આશ્ચર્યજનક ન હોવું જોઈએ કારણ કે કાર્બનમાં સહસંયોજક બોન્ડ બનાવવાની બહુમુખી ક્ષમતા છે નહીં માત્ર પોતાની સાથે અને આ રીતે કાર્બનિક અણુઓની અનંત લાંબી સાંકળો તરફ દોરી જાય છે તે હાઇડ્રોજન વગેરે જેવા અન્ય તત્વો સાથે સહસંયોજક બોન્ડ પણ બનાવી શકે છે તેથી તે અર્થમાં કાર્બન એક ખૂબ જ સરસ તત્વ લાગે છે અને એ પણ નોંધવું જોઈએ કે જ્યારે ભૂસ્તરશાસ્ત્રીઓએ પૃથ્વીના પ્રારંભિક ખડકો અને ઉલ્કાઓની રાસાયણિક રચનાનું વિશ્લેષણ કર્યું જે આપણને સતત અથડાતા રહે છે ત્યારે તેઓ કાર્બોનેસીયસ સંયોજનોમાં ખૂબ સમૃદ્ધ હોવાનું જણાયું હતું તેથી સ્પષ્ટપણે કાર્બનને કારણે સૌથી પહેલા બિલ્ડીંગ બ્લોક્સ બનાવવામાં આવ્યા હતા નોંધવા જેવી બીજી મહત્ત્વની બાબત એ છે કે પ્રારંભિક પૃથ્વીનું વાતાવરણ જેને આપણે આદિકાળનું પૃથ્વીનું વાતાવરણ કહીએ છીએ તે ખૂબ જ ઘટતું હતું મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ શરૂઆતના સાતસોથી આઠસો મિલિયન વર્ષોમાં તમે જોશો કે નાઇટ્રોજન એમોનિયા મિથેન કાર્બન ડાયોક્સાઈડની હાજરીને કારણે પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ ઓછું થઈ રહ્યું હતું અને વાસ્તવમાં તેમાં કોઈ વાતાવરણીય ઓક્સિજન નહોતું તો પ્રથમ પૂર્વધારણા શું હતી આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને 1929માં એલેક્ઝાન્ડર ઓપારિન અને જે હેલ્ડન દ્વારા પ્રથમ પૂર્વધારણા રજૂ કરવામાં આવી હતી અને તેઓએ કહ્યું હતું કે નાના અણુઓના અજૈવિક સંશ્લેષણને કારણે પ્રથમ અણુઓ અથવા જૈવિક અણુઓ ઉત્પન્ન થયા હશે તેથી શર્કરા અથવા એમિનો એસિડનો પ્રથમ સમૂહ આ અણુઓના માત્ર અજૈવિક સંશ્લેષણ દ્વારા રચાયો હશે અને તે કેવી રીતે શક્ય બન્યું હશે તેમના મતે પૃથ્વીના તે પ્રારંભિક ઘટાડતા વાતાવરણમાં કોઈપણ ઉચ્ચ ઉર્જા વિસર્જન કાં તો અલ્ટ્રા વાયોલેટ લાઇટના સ્વરૂપમાં અથવા વીજળીના રૂપમાં પૃથ્વીની સપાટી પરના વર્તમાન ભૂસ્તરશાસ્ત્રીય અણુઓમાંથી સરળ અણુઓના સ્વયંસ્ફુરિત સંશ્લેષણની તરફેણ કરશે હવે આ માત્ર એક પૂર્વધારણા હતી જે ઓગણીસ ઓગણવીસ અને ચોવીસ વર્ષ પછી 1953 માં તે ખરેખર સ્ટેનલી મિલર અને હેરોલ્ડ યુરે દ્વારા સાચી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું તો સ્ટેનલી મિલર અને યુરેએ શું કર્યું કે તેઓએ આ પ્રકારનું આદિકાળનું પૃથ્વીનું વાતાવરણ અથવા આદિકાળનું સૂપ બનાવવાનો પ્રયાસ કર્યો આ કિસ્સામાં મારો અર્થ પૃથ્વી પરના મહાસાગરોના પ્રારંભિક સ્વરૂપો છે જે ખૂબ ઊંચા ઉકળતા તાપમાને હોવા જોઈએ અને તેને લેબોરેટરી સેટઅપમાં બનાવ્યું તેથી તેમની પાસે એક આદિકાળનું સૂપ હતું અને તેઓ પાસે ખૂબ ઊંચા તાપમાને સમુદ્રનું વાતાવરણ હતું જે ઉકળતા પાણી છે તેઓએ મિથેન એમોનિયા અને હાઇડ્રોજન ધરાવતાં અત્યંત ઘટાડાવાળા વાતાવરણમાં પાણીની વરાળ એકત્ર કરી હવે આ ઘટાડાવાળા વાતાવરણમાં જ્યારે અલ્ટ્રા વાયોલેટ કિરણોત્સર્ગ અથવા વીજળીની નકલ કરવા માટે ઇલેક્ટ્રોડ્સ દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવતી હતી ત્યારે જે કંઈપણ સ્વયંભૂ ઉત્પન્ન થઈ રહ્યું હતું તે આખરે કન્ડેન્સરના માધ્યમથી ઘનીકરણ કરવામાં આવ્યું હતું અને પછી એકત્ર ધ્રુવ પર અથવા એકત્રીકરણ કરવામાં આવ્યું હતું શંક્વાકાર ફ્લાસ્ક અને જ્યારે તેઓ આ ઠંડુ પાણીની રચનાનું પૃથ્થકરણ કરે છે ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે તેમાં ઘણા બધા એમિનો એસિડનો સમાવેશ થાય છે જે આપણે આજે પણ જોઈએ છીએ જેમ કે એલિનિન અને ગ્લાયસીન શર્કરા ન્યુક્લીક એસિડ અને ન્યુક્લીક એસિડના પાયા જેવા કે એડીનાઇન અને લિપિડ્સ તેથી આ પૂર્વધારણાના પ્રારંભિક પુરાવાઓમાંનું એક હતું જે ઓગણીસ ઓગણવીસમાં રજૂ કરવામાં આવ્યું હતું કે જૈવિક અણુઓના પ્રારંભિક સ્વરૂપોમાં અજૈવિક સંશ્લેષણ હોવું જોઈએ પરંતુ તે પછી માત્ર નાના અણુઓ હોવા પૂરતું નથી કારણ કે જો આપણે વર્તમાન જીવન પર નજર કરીએ તો તમે જોશો કે તમારી પાસે મેક્રોમોલેક્યુલ્સ છે અને માત્ર નાના અણુઓ નથી ઉદાહરણ તરીકે જો તમે છોડના કોષને જોશો તો છોડના કોષનું બાહ્ય આવરણ એ કોષની દીવાલ છે અને જ્યારે આપણે કોષની રચના વિશે વાત કરી રહ્યા છીએ અને કોષનું કાર્ય એ ખરેખર ગ્લુકોઝનું બનેલું પોલિમર છે ત્યારે આપણે તેના પર આવીશું જેને તમે કાર્બોહાઈડ્રેટનો જથ્થો તરીકે ઓળખો છો અને આ વિશાળ પોલિમેરિક અણુઓ છે તો તે કેવી રીતે છે કે આ અજૈવિક અણુઓ આખરે પોલિમરાઇઝ કરવા અને ઉચ્ચ ક્રમના પરમાણુઓ બનાવે છે તેથી બીજી પૂર્વધારણા એ છે કે પૃથ્વીના પ્રારંભિક તબક્કા દરમિયાન જ્યારે પૃથ્વીનો પોપડો હજુ પણ ખૂબ જ ગરમ હતો ત્યારે તમે જોશો કે ત્યાં ગરમ ખડકો માટી અથવા રેતી હતી અને આવી ગરમ સ્થિતિમાં એક મોનોમર સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી ખૂબ જ સરળ હતું અન્ય મોનોમર નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા અને પૃથ્વીના પોપડામાં પૂરતા પ્રમાણમાં કાર્બોનેસિયસ સામગ્રી ઉપલબ્ધ હોવાથી સંશ્લેષણનો દર હાઇડ્રોલિસિસના દર કરતા ઘણો વધારે હતો તેથી પોસ્ટ્યુલેશન એ છે કે મોનોમેરિક એકમોના અબાયોટિક સંશ્લેષણ પછી નિર્જલીકરણના ખૂબ ઊંચા દરને કારણે સ્વયંસ્ફુરિત પોલિમરાઇઝેશન થયું હોવું જોઈએ અને તે ફક્ત ગરમ ખડક માટી અથવા રેતીની હાજરીને કારણે છે જે આ રાસાયણિક પ્રતિક્રિયાને પ્રોત્સાહન આપશે અને આનો પુરાવો સિડની ફોક્સ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો જ્યાં તે ગરમ માટી પર વાસ્તવિક કાર્બનિક મોનોમર્સ ટપકાવતો હતો ચોક્કસ કહીએ તો આયર્ન પાયરાઇટ પર અથવા રેતી પર જેમાં આ ચાર્જ થયેલ જગ્યાઓ હોય છે અને તેણે જોયું કે આ મોનોમેરિક પરમાણુઓ આખરે પોલિમેરિક પરમાણુઓ બનાવવા માટે એકસાથે જોડાશે અને પ્રક્રિયામાં તે ધાતુના આયનો છે જે પ્રક્રિયાને મદદ કરે છે અથવા સુવિધા આપે છે ઘનીકરણનું તેથી આપણે જાણીએ છીએ અથવા આપણે હવે માનીએ છીએ કે હા જૈવિક પરમાણુઓનો પ્રારંભિક સમૂહ અજૈવિક સંશ્લેષણમાંથી હતો પછી તમે આ પરમાણુઓનું પોલિમરાઇઝેશન કર્યું અને પછી પ્રશ્ન એ છે કે પ્રતિકૃતિ ક્ષમતા ક્યારે શરૂ થઈ કારણ કે આ બધા દરમિયાન આપણે ફક્ત રાસાયણિક પ્રતિક્રિયાઓ વિશે વાત કરી રહ્યા છીએ જે આદિકાળની પૃથ્વીમાં થઈ રહી છે જેને ખૂબ જ ઘટાડી શકાય તેવું વાતાવરણ મળ્યું છે હજુ પણ વાતાવરણીય ઓક્સિજન નથી અને તે હજી પણ ખૂબ જ ગરમ સપાટી ધરાવે છે પરંતુ મેં તમને મારી પ્રસ્તુતિના પ્રારંભિક ભાગમાં કહ્યું તેમ નિર્જીવ વસ્તુઓથી જીવનને જે અલગ પાડે છે તે નકલ કરવાની ક્ષમતા છે આ સમયે અમારી પાસે ખરેખર સ્પષ્ટ પુરાવા નથી કે આ પરિવર્તન બિન પ્રતિકૃતિથી પ્રતિકૃતિ સ્વરૂપ અને જીવન સુધી કેવી રીતે થયું પરંતુ જો કોઈ એ જોવાનું હતું કે કયો પરમાણુઓનો સમૂહ આદર્શ પહેલ કરનાર હતો આ પ્રક્રિયા અમારી પાસે હવે પૂરતા પુરાવા અથવા સૂચનો છે જે સૂચવે છે કે સૌથી પ્રાચીન આનુવંશિક સામગ્રી આરએનએ હોવી જોઈએ હવે મને લાગે છે કે તે શા માટે આરએનએ હશે તે સમજું તે પહેલાં જીવંત વિશ્વમાં માહિતીના પ્રવાહને સમજવું મહત્વપૂર્ણ છે અને આપણે બધા જાણીએ છીએ અને તે આપણી સિસ્ટમમાં તે બાબત માટેના કોઈપણ સજીવમાં મોટાભાગની માહિતી તમે જેને DNA તરીકે ઓળખો છો તેમાં એન્કોડ કરવામાં આવે છે અને આ ડીએનએ પછી ટ્રાન્સક્રિપ્શન કરવામાં આવે છે અને આ પ્રક્રિયાને આરએનએમાં અનુલેખન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ તમારા શરીરના વાસ્તવિક કામના ઘોડા અથવા કોષ જે પ્રોટીન છે પરંતુ જો કોઈ આરએનએ પર નજર નાખે તેથી આપણે પછીના વિડીયોમાં ડીએનએથી આરએનએ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા આરએનએથી પ્રોટીન અનુવાદની પ્રક્રિયાની ચર્ચા કરીશું પરંતુ આજ માટે અમે અમારું ધ્યાન RNA પર કેન્દ્રિત કરીશું તેથી ત્યાં પૂરતા પુરાવા છે જે સૂચવે છે કે આરએનએ એ સૌથી પ્રાચીન આનુવંશિક સામગ્રી હોઈ શકે છે અને આને ઓગણીસ એંસીના દાયકામાં તાજેતરના તારણો દ્વારા પણ સમર્થન મળ્યું હતું જ્યાં સિડની ઓલ્ટમેન અને ટીમ કે આરએનએ માત્ર પોલિમરાઇઝ કરી શકતું નથી તેની ક્ષમતા પણ છે પોતાને ચીરી નાખવું તેથી તે માત્ર એક પરમાણુ તરીકે જ કામ કરતું નથી જે પોલીમરાઈઝ કરી શકે છે તે એન્ઝાઇમ તરીકે પણ કાર્ય કરી શકે છે અને આરએનએની આ ઉત્પ્રેરક પ્રવૃત્તિ પ્રોટીન પર આધારિત નથી તેથી તે તે અર્થમાં ખૂબ જ સર્વતોમુખી ન્યુક્લીક એસિડ પરમાણુ છે કે તે માત્ર જરૂર પડ્યે પોલીમરાઈઝ કરી શકતું નથી તે ક્લીવ પણ કરી શકે છે અને જો જરૂર હોય તો તે એન્ઝાઇમ તરીકે પણ કામ કરી શકે છે એનાથી પણ વધુ રસપ્રદ બાબત એ છે કે આપણે પ્રોટીન સંશ્લેષણની વિગતોમાં જઈએ છીએ પ્રોટીન સંશ્લેષણના બહુવિધ પગલાં આરએનએ પર આધારિત છે ઉદાહરણ તરીકે વાસ્તવિક મશીનરી જે એમિનો એસિડની આ સમગ્ર સાંકળને પ્રોટીનમાં મૂકે છે જેને તમે રાઈબોઝોમ તરીકે ઓળખો છો તે રાસાયણિક રીતે આરએનએથી બનેલું છે રાઈબોઝોમનો બે તૃતીયાંશ ભાગ આરએનએથી બનેલો છે અને એટલું જ નહીં આજના વિશ્વમાં પણ જ્યાં ડીએનએ કહેવાતી આપણી આનુવંશિક સામગ્રી કે જેમાં સંપૂર્ણ કોડેડ માહિતી છે ડીએનએને નકલ કરવાની જરૂર છે તે આરએનએ પર આધારિત છે અને હું આ વિશે વાત કરીશ જ્યારે આપણે ડીએનએ પ્રતિકૃતિની પ્રક્રિયા વિશે વાત કરીશું તેથી અમારી પાસે હજુ પણ નક્કર પુરાવા નથી પરંતુ RNA ના આ તમામ ગુણધર્મો તેને ખૂબ જ રસપ્રદ પરમાણુ બનાવે છે કારણ કે તે કદાચ સૌથી પહેલો અણુ છે જે પ્રતિકૃતિ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવામાં સક્ષમ છે પછી ચોથો સિદ્ધાંત છે કોષો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા મારો મતલબ એ છે કે જ્યારે આપણે માત્ર મોનોમર્સના રાસાયણિક સંશ્લેષણ મોટા સ્વરૂપોમાં તેમના પોલિમરાઇઝેશન પ્રતિકૃતિ ક્ષમતાના સંપાદન વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ પછી તમે કોષો સુધી કેવી રીતે મેળવશો અને આ તે છે જ્યાં આપણે ધીમે ધીમે ધ્યાનમાં લેવું પડશે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સ્ત્રોતો વિકૃત ઓછા અને ઓછા થતા જાય છે પરમાણુઓના આ ક્લસ્ટર માટે એક પ્રકારનું રક્ષણ કરવા અને તેમના ગુણધર્મોને જાળવવા માટે ઘણી વધુ એન્ટિટી હતી અને આ પ્રક્રિયામાં શું થયું હોત કે લિપિડ પરમાણુઓ લિપોસોમ્સની જેમ ભેગા થયા હોત આ એમ્ફિફેટિક છે એ અર્થમાં કે તેમની પાસે ધ્રુવીય માથું છે અને બિન ધ્રુવીય પૂંછડી છે અને આ એવું લાગે છે કે તમે સાબુનું દ્રાવણ લો અને જ્યારે તમે તેને પાણીમાં છોડો છો ત્યારે આ લિપિડ પરમાણુઓ પરપોટાની રચના કરશે તેથી આ પ્રારંભિક લિપિડ લિપોસોમ્સે કોઈક રીતે આ અજૈવિક રીતે સંશ્લેષિત સ્વ પ્રતિકૃતિ જૈવિક અણુઓને જીવનનું પ્રથમ અને સૌથી પ્રારંભિક સ્વરૂપ બનાવવા માટે બંધ કર્યા હશે જેને તમે પ્રોટોબિયોન્ટ્સ તરીકે ઓળખો છો અને ક્યાંક નીચે લીટીમાં પ્રોટોબિયોન્ટ્સ પછી પ્રોકેરીયોટ્સમાં વિકસિત થયા હશે પરંતુ ધ્યાનમાં રાખો અજૈવિક સંશ્લેષણથી પ્રોકેરિયોટ્સમાં પરિવર્તનનો આ સમયનો સ્કેલ રાતોરાત થયો નથી તે લાખો વર્ષોમાં થયો છે અને પછી પ્રોકેરિયોટ્સનું પ્રારંભિક સ્વરૂપ વિકસિત થયું હશે જેને આપણે યુકેરીયોટ્સ તરીકે ઓળખીએ છીએ અમે જ્યારે આપણે સેલ બાયોલોજી વિશે વાત કરીએ ત્યારે આ વિશે વાત કરીશું અને અંતે આપણે આજે જે બહુ સેલ્યુલર અત્યંત વિકસિત સજીવો તરીકે જોઈએ છીએ તેમાં વિકાસ પામ્યા હશે તેથી આ પ્રવાસ પ્રોટોબાયોન્ટ્સથી લઈને આજના સજીવો સુધી અમે તેમને ઉત્ક્રાંતિના વિષયમાં આવરી લઈશું પરંતુ હમણાં માટે તમે જોશો કે ત્યાં ચાર પૂર્વધારણાઓ છે નાના અણુઓનું અજૈવિક સંશ્લેષણ નાના અણુઓનું પોલિમરાઇઝેશન નાના અણુઓની નકલ કરવાની ક્ષમતા અને પછી આ જૈવિક સૂપ અથવા આ જૈવિક પરમાણુઓનું બિડાણ લિપિડ પરમાણુઓ અને કદાચ પ્લાઝ્મા મેમ્બ્રેનના પ્રારંભિક સ્વરૂપો પરંતુ તે પછી પૃથ્વીના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સૌથી નિર્ણાયક વળાંક આવ્યો છે અને તે છે ઓક્સિજન ક્રાંતિ તો જો તમે આ વળાંક જોશો કે જ્યાં મેં વર્તમાન સમયે વાતાવરણીય ઓક્સિજનનું આયોજન કર્યું છે બરાબર ને તમે જોશો કે પહેલાની પૃથ્વી પર ઓક્સિજન ખૂબ ઓછો હતો લગભગ પ્રથમ અઢી અબજ વર્ષો સુધી તમે જોશો કે વાતાવરણમાં ભાગ્યે જ ઓક્સિજન હતો આ વળાંક પર કંઈક બન્યું હોવું જોઈએ જે અચાનક વિસ્ફોટ તરફ દોરી ગયું હશે અને જો તમે નોંધ્યું હોય તો થોડા મિલિયન વર્ષોમાં ભાગ્યે જ કોઈ ઓક્સિજન એવા બિંદુ સુધી પહોંચે જ્યાં વાતાવરણ ખૂબ ઓક્સિડાઇઝ થઈ જાય અને તે આ તબક્કે છે અમે પૃથ્વીના જીવનમાં માનીએ છીએ કે છોડ અથવા પ્રકાશસંશ્લેષણ જીવોનો વિકાસ થયો હોવો જોઈએ અને તેનું કારણ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ કારણ એ છે કે આ સમય સુધીમાં અઢી અબજ વર્ષોના સમય સુધીમાં સંસાધનો ઓછા થઈ ગયા હશે તેણે જીવોને જીવવા માટે મજબૂર કર્યા હશે જેમ મેં કહ્યું જીવનની એક મિલકત ટકી રહેવાનું છે તેથી જો સંસાધનો નીચા અને નીચા થઈ રહ્યા છે કાર્બોનેસિયસ આંતરિક સંયોજનોનો તે તમામ પૂલ ઊર્જા સમૃદ્ધ ફોસ્ફેટ્સ જો તેઓ ખલાસ થઈ રહ્યા છે તો જીવતંત્રને કારણ કે તેને ટકી રહેવાની જરૂર છે આ ઊર્જા મેળવવા માટે વૈકલ્પિક માધ્યમો શોધવા પડશે અને એક શક્ય છે હાઇડ્રોજન સલ્ફાઇડનો ઉપયોગ કરીને પ્રારંભિક તબક્કામાં અમારી સમજણ મુજબ તેણે જે રીતે કર્યું છે તે ઘટાડાની શક્તિનો ઉપયોગ કરવાનો હતો પરંતુ પછી હાઇડ્રોજન સલ્ફાઇડ પણ ખતમ થઈ ગયું હશે અને પછી જીવતંત્રે ખરેખર સૌર ઊર્જા અથવા સૂર્યમાંથી અમર્યાદિત ઊર્જાનો ઉપયોગ કરવાની વધુ સ્માર્ટ વ્યૂહરચના વિકસાવી હશે અને તેથી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા વિકસિત થઈ અને આ પ્રક્રિયામાં ઓક્સિજન એક આડપેદાશ બની ગયું છે અને પરિણામે વાતાવરણ ખૂબ ઓક્સિડાઇઝ્ડ બને છે હવે જો વાતાવરણ ખૂબ ઓક્સિડાઇઝ્ડ થઈ ગયું હોય તો હજુ પણ એવી રીતો છે કે જેના દ્વારા સજીવને તેના મોટા અણુઓને નાની સંસ્થાઓમાં તોડીને ઊર્જા મેળવવાની હોય છે અગાઉ તે એકદમ સરળ હતું પરંતુ હવે આ ઓક્સિડાઇઝ્ડ વાતાવરણમાં આ પોલિમરના ભંગાણને અસરકારક રીતે કરવા માટે શક્ય એક વિશિષ્ટ માળખું હોવું જરૂરી હતું ઉર્જાનું પ્રકાશન અને તે જ જગ્યાએ એવું માનવામાં આવે છે કે આજે તમે જેને શ્વસન તરીકે ઓળખો છો તેની પદ્ધતિ વિકસિત થઈ હોવી જોઈએ તેથી બીજા શબ્દોમાં કહીએ તો આપણે પૃથ્વી પર પ્રારંભિક જીવનની શરૂઆત અત્યંત ઘટાડાવાળા વાતાવરણમાં કરી હતી અને ક્યાંક હું લગભગ 2 6 અબજ વર્ષ પહેલાં કહીશ સંક્રમણ થયું હોવું જોઈએ જ્યાં સજીવો વધુ સ્માર્ટ બન્યા સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા અન્ય ઘટાડતા સંયોજનોમાંથી રાસાયણિક ઉર્જા અને પ્રક્રિયામાં આડપેદાશ તરીકે ઓક્સિજન ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું જેના કારણે હવે વાતાવરણ ખૂબ ઓક્સિડાઇઝ્ડ બન્યું છે તેથી રાસાયણિક પ્રતિક્રિયાઓના નવા સમૂહનો વિકાસ થવાનો હતો જે આ શરતો હેઠળ ઓક્સિડાઇઝિંગ પરિસ્થિતિઓ હજુ પણ ઊર્જાના પ્રકાશન માટે પોલિમરને મોનોમરમાં વિભાજીત કરી શકે છે અને તે કદાચ અહીં ક્યાંક છે મિટોકોન્ડ્રિયાનું ઉત્ક્રાંતિ થયું હશે તો ચાલો તે સ્લાઇડ પર પાછા આવીએ જેના વિશે હું વાત કરી રહ્યો હતો તેથી આ તે છે જ્યાં આપણે વિચારીએ છીએ કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ આ તબક્કો હતો હું અહીં સુધી કહીશ તમે જોશો કે પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ ઓછું થઈ રહ્યું હોવું જોઈએ અને પછી તમારી પાસે અહીં ક્યાંક પ્રારંભિક જીવનના પુરાવા છે જે કહે છે કે પૃથ્વીના લગભગ સાતસો મિલિયન વર્ષો પછી મૂળ પ્રારંભિક પ્રોટોબાયોન્ટ્સ અહીં ક્યાંક વિકસિત થયા હોવા જોઈએ પાછળથી તમે જેને પ્રોકેરીયોટ્સ તરીકે ઓળખો છો તેમાં સંક્રમિત થયા હતા અને પછી પૂરતા પ્રમાણમાં ઉચ્ચ ઊર્જા સંયોજનો ઉપલબ્ધ ન હોવાને કારણે અને સંસાધનો ઓછા અને ઓછા થતા જતા ઉત્ક્રાંતિમાં એક બિંદુ બન્યું હશે જ્યાં સજીવો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પોતાના ખોરાકનું સંશ્લેષણ કરવાની મિલકત વિકસાવી હશે અને આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન ઉત્પન્ન કરવાનું ચાલુ રાખ્યું હશે તેથી તે પૃથ્વીના જીવનમાં ક્યાંક આ બિંદુએ છે કે પૃથ્વીનું વાતાવરણ અત્યંત ઓક્સિડેટ બની ગયું છે અને જેમ જેમ પ્રક્રિયા વિકસતી ગઈ તેમ તેમ પ્રોકેરીયોટ્સ સારી રીતે રચાઈ ગયા જેને આજે આપણે યુકેરીયોટ્સ તરીકે ઓળખીએ છીએ આપણે આ વિશે વાત કરીશું અને પછી ક્યાંક જેમ જેમ જીવન વધુ ને વધુ જટિલ બનતું ગયું આ સિંગલ સેલ યુકેરિયોટ્સ આગળ વધ્યા મલ્ટિ સેલ્યુલર યુકેરિયોટ્સ છોડ પ્રાણીઓ અને પછી છેવટે મનુષ્યો બનવા માટે તેથી સારાંશ માટે આજે આપણે જે સમજીએ છીએ તે એ છે કે જીવનની ઉત્પત્તિ આવશ્યકપણે ત્રણ તબક્કામાં વહેંચાયેલી છે પ્રથમ તબક્કો રાસાયણિક ઉત્ક્રાંતિનો તબક્કો છે જે કાર્બનિક અણુઓની અજૈવિક રચના છે અને તેનું પોલિમરાઇઝેશન છે બીજું સ્વ સંસ્થા છે અને આ પોલિમર્સની ક્ષમતા ક્યાંક પ્રતિકૃતિની મિલકત વિકસાવે છે અને પ્રારંભિક પ્રોટોબિયોન્ટ્સની રચના કરે છે અને પછી વાસ્તવિક પ્રક્રિયા આવી જ્યાંથી જીવન અબજો વર્ષોમાં ફરીથી વિકસિત થતું ગયું અને આ ઉત્ક્રાંતિઓ મેટાબોલિક પ્રતિક્રિયાઓમાં ઉત્ક્રાંતિના સંદર્ભમાં હતી મેટાબોલિક પ્રતિક્રિયાઓથી મારો અર્થ શું છે તે રાસાયણિક પ્રતિક્રિયાઓ છે જે જીવંત જીવની અંદર થાય છે તે કેવી રીતે થાય છે અમે મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ આ ચયાપચયની પ્રતિક્રિયાઓ સજીવને હવે ખોરાકનું સંશ્લેષણ કરવાની મંજૂરી આપે છે અને સંશ્લેષિત ખોરાક હોવાને કારણે જો તેને થોડી ઊર્જાની જરૂર હોય તો ખોરાકને તોડી નાખવાની ક્ષમતા પણ હોય છે અને છેવટે એક કોષીય સજીવમાંથી બહુ સેલ્યુલર સજીવમાં સંક્રમણ થાય છે એક મુદ્દો જે હજી પણ કોયડાઓ ઉભો કરે છે અને જીવનમાં હજુ પણ ખૂબ જ રસપ્રદ છે અને જીવનનો અભ્યાસ એ છે કે જીવનના વિવિધ સ્વરૂપો હોવા છતાં જે આજે આપણે જોઈએ છીએ જે આપણને ખરેખર રસપ્રદ લાગે છે તે એ છે કે જ્યારે આપણે કેટલીક મૂળભૂત રાસાયણિક પ્રતિક્રિયાઓને જોઈએ છીએ બાયોલોજી જેને તમે મેટાબોલિક પ્રતિક્રિયાઓ તરીકે ઓળખો છો અથવા જે રીતે માહિતી આપણા ડીએનએમાં કોડેડ કરવામાં આવે છે આનુવંશિક માહિતી તમે શોધી શકો છો કે પ્રોકેરિયોટ્સથી લઈને મનુષ્યો સુધી આમાંની ઘણી બધી માહિતી અને પ્રક્રિયાઓ સચવાય છે બીજા શબ્દોમાં કહીએ તો જે કોડ્સ દ્વારા સંદેશાઓ ડીએનએમાં સંગ્રહિત થાય છે માહિતી ડીએનએમાં સંગ્રહિત થાય છે તમે જોશો કે કોડિંગ માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે અથવા માહિતી તે બેક્ટેરિયાથી શરૂ કરીને સમગ્ર જીવન દરમિયાન એકસરખી રહી છે મનુષ્યોથી માર્ગ અને છતાં જ્યારે તમે અમારા સ્વરૂપો અને અમારા ફેનોટાઇપ્સને જુઓ ત્યારે તેઓ અત્યંત વૈવિધ્યપુર્ણ છે ફેનોટાઇપ્સ એ આપણા ભૌતિક દેખાવ છે અને અમે ઉત્ક્રાંતિ પરના અમારા આગલા વર્ગમાં આમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો તેની સાથે અમે જીવનની ઉત્પત્તિને સમાપ્ત કરીશું હું તમને કેટલાક ખૂબ જ માહિતીપ્રદ વિડિઓઝ જોવા માટે વિનંતી કરીશ જે ખૂબ જ સ્પષ્ટ અને સુંદર રીતે એનિમેશન દ્વારા પણ તમને સમજાવવાનો પ્રયાસ કરે છે કે પૃથ્વી પર જીવન કેવી રીતે વિકસિત થયું હશે